નમસ્કાર તેથી આજે આપણે આપણા કોર્સ ના અંત તરફ આવી રહ્યા છીએ અને આજે આપણે ફોર્સ કરંટ એનાલોજી વિશે ચર્ચા કરીશું અને પછી આપણે એનાલોગસ સિસ્ટમ ને હલ કરવાનો પ્રયાસ કરીશું અને આપણે જોઈશું કે ઇલેક્ટ્રિકલ સર્કિટ ની મદદથી કેવી રીતે એનાલોગસ સિસ્ટમને રજુ કરી શકાય છે તો ચાલો આજની ચર્ચા શરૂ કરીએ તેથી પહેલા આપણે જોઇશું કે ફોર્સ કરંટ એનાલોજી શું છે તેથી ફોર્સ કરંટ એનાલોજી ટ્રાન્સલેશન મિકેનીકલ સિસ્ટમ ના મેથીમેટીકલ સમીકરણ ની ઇલેકટ્રીકલ સિસ્ટમ ના નોડલ સમીકરણો સાથે સરખામણી કરવામાં આવે છે હવે નીચેની ઇલેકટ્રીકલ સિસ્ટમનો વિચાર કરો જે આકૃતિમાં બતાવવામાં આવી છે હવે આ સર્કિટ માં કરંટ સોર્સ રેઝિસ્ટર ઇન્ડક્ટર અને કેપેસિટર છે બધા સમાંતર માં જોડાયેલા છે તેથી આ કેસમાં નોડલ સમીકરણ તમે કરંટ તરીકે લખી શકો છો હવે જો આપણે મુકીએ અથવા બીજા ને કહીએ જે મેગ્નેટીક ફલક્સ સિવાય બીજું કંઈ નથી તેથી હવે આપણે લખી શકીએ હવે જો તમે તેને ફરીથી ગોઠવો તો

હવે ક્લાસમાં આપણે ગઈકાલે ટ્રાન્સલેશન મિકેનિકલ સિસ્ટમ માટેનું ફોર્સ બેલેન્સ સમીકરણ મેળવ્યુ હતું જેમાં આપણે બતાવ્યું છે કે ફોર્સ હવે જો તમે આ બે સમીકરણોની તુલના કરો તો આપણને શું મળે છે આપણને ટ્રાન્સલેશનલ મિકેનિકલ સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમની એનાલોગસ બાબતો મળશે તેથી જો તમે આ બે સમીકરણો જોશો તો તમે કહી શકો છો કે ફોર્સ અને કરંટ માં એનાલોજી છે M જે માસ છે તે C સાથે એનાલોગસ છે B એ સાથે એનાલોગસ છે એ સાથે એનાલોગસ છે x એ સાથે એનાલોગસ છે અને તમે તે પણ કહી શકો છો કે જે વેલોસીટી v છે એ સાથે એનાલોગસ છે જે વોલ્ટેજ V સિવાય બીજું કંઈ નથી તેથી આ તે છે જે આપણે ટેબલ ના ફોર્મ માં કમ્પાઈલ્ડ કર્યું છે ફોર્સ F એ કરંટ સાથે એનાલોગસ છે માસ એ C સાથે એનાલોગસ છે B જે ફ્રીકશનલ કોફીસયંટ છે તે રેઝિસ્ટંસ નો રેસીપ્રોકલ છે જે 1R છે સ્પ્રિંગ કોનસ્ટંટ K એ ઇન્ડકટંસ નો રેસીપ્રોકલ છે જે 1L છે ડિસ્પ્લેસમેન્ટ x એ મેગ્નેટીક ફલક્સ સાથે એનાલોગસ છે અને વેલોસીટી એ વોલ્ટેજ V સાથે એનાલોગસ છે હવે તે જ કંસેપ્ટ ને આપણે ટોર્ક કરંટ એનાલોજી માટે વાપરી શકીએ છીએ તે મૂળભૂત રીતે રોટેશનલ મિકેનિકલ સિસ્ટમ માટે પણ લાગુ પડે છે જ્યારે આપણે ટોર્ક કરંટ એનાલોજી લાગુ કરીએ છીએ ત્યારે રોટેશનલ મિકેનિકલ સિસ્ટમ માટેનું મેથીમેટીકલ સમીકરણ આપણને મળે છે અને ઇલેક્ટ્રિકલ સર્કિટ માટે નોડલ ઇક્વેશન આપણે હમણાં જ કમ્પાઇલ કર્યું છે જે છે હવે જો તમે આ બે સમીકરણોની તુલના કરો તો તમે કહી શકો છો કે ટોર્ક એ કરંટ i સાથે એનાલોગસ છે મોમેન્ટ ઓફ ઇનર્શીઆ J એ કેપેસીટંસ સાથે એનાલોગસ છે રોટેશનલ ફ્રીકશન કોફીશિયંટ B એ રેઝિસ્ટંસ ના રેસીપ્રોકલ જે 1R છે તેની સાથે એનાલોગસ છે ટોર્શનલ સ્પ્રિંગ કોનસ્ટંટ K એ ઇનડક્ટંસ ના રેસીપ્રોકલ જે 1L છે તેની સાથે એનાલોગસ છે એનગ્યુલર ડીસ્પ્લેસમેન્ટ એ મેગ્નેટીક ફલક્સ સાથે એનાલોગસ છે એનગ્યુલર વેલોસીટી એ હવે વોલ્ટેજ V થી એનાલોગસ છે તેથી આ રીતે આપણે મિકેનીકલ અને ઇલેકટ્રીકલ સિસ્ટમ વચ્ચે એનાલોજીને સ્ટેડી કરીએ છીએ હવે એલીમેન્ટ્સ કે જે ફોર્સ વોલ્ટેજ એનાલોજી સાથે શ્રેણી માં છે તે ફોર્સ કરંટ એનાલોગસ નેટવર્ક માં સમાંતર માં જોડાયેલા છે એ જ રીતે એલીમેન્ટ્સ કે જે ફોર્સ વોલ્ટેજ એનાલોજીમા સમાંતર માં છે તે ફોર્સ કરંટ એનાલોગસ સિસ્ટમમાં શ્રેણીમાં જોડાયેલા છે હવે આપણે એનાલોગ સિસ્ટમ પર સમસ્યા કેવી રીતે હલ કરવી તે સમજવાનો પ્રયત્ન કરીએ તેથી સમસ્યાને હલ કરવા માટે આપણે કયા વિવિધ પગલાં ને અનુસરી શકીએ પ્રથમ એ મિકેનીકલ સિસ્ટમમાં લાગુ કરેલા ફોર્સને કારણે થયેલા બધા ડિસ્પ્લેસમેન્ટ ની ઓળખ છે એલીમેન્ટ્સ કે જે ફ્રીક્શનની સ્પ્રિંગ અને તે બધા છે જે બે મુવીંગ સરફેસીસ વચ્ચે લાગુ થાય છે અને તે ડિસ્પ્લેસમેન્ટ માં પરિવર્તન લાવશે હવે નોડ ના આધારે ઇકવીવેલન્ટ મિકેનીકલ સિસ્ટમ દોરો તેથી આપણે મિકેનીકલ સિસ્ટમને ફરીથી ગોઠવીશું અને આપણે ઓળખેલા નોડ્સ ની સંખ્યાના આધારે ફરીથી દોરીશું અને નોડ્સ કંઈ નથી પણ આપણે જોયેલા વિવિધ ડિસ્પ્લેસમેન્ટસ છે અને તેના આધારે આપણે નોડસને વ્યાખ્યાયિત કરીશું પછી તે એલીમેન્ટ્સ કે જે સમાન ડિસ્પ્લેસમેન્ટ હેઠળ છે તે નોડ હેઠળ સમાંતર માં કનેક્ટ થઈ જશે દરેક ડિસ્પ્લેસમેન્ટ એ અલગ નોડ દ્વારા રજૂ થાય છે એલીમેન્ટ જે ડિસ્પ્લેસમેન્ટમાં પરિવર્તન લાવી રહ્યું છે જે કાં તો ફ્રીકશન અથવા સ્પ્રિંગ હશે જે હંમેશાં બે નોડ્સ વચ્ચે હોય છે પછી આપણે ઇકવીલીબ્રીયમ સમીકરણો લખીએ છીએ દરેક નોડ પર નોડ પર લાગતા તમામ ફોર્સનો બીજગણિતિક સરવાળો 0 હશે અને પછી આપણે ફોર્સ વોલ્ટેજ એનાલોજીનો ઉપયોગ કરીશું અને એલીમેન્ટ્સના રિપ્લેસમેન્ટ્સ નો ઉપયોગ કરીશું જેની હમણાં આપણે ચર્ચા કરી છે કે એનાલોજી કેવી રીતે બનાવવી તેથી એનાલોગસ એલીમેન્ટ્સ શું છે તેથી એનાલોગસ એલીમેન્ટ્સની આપણે છેલ્લા ક્લાસમાં ચર્ચા કરી હતી અને આ સેશનમાં પણ તે ફોર્સ એ વોલ્ટેજ સાથે એનાલોગસ છે M એ ઇન્ડક્ટન્સ સાથે એનાલોગસ છે વીસ્કોસ ફ્રીકશન કોફીશિયંટ એ R સાથે એનાલોગસ છે સ્પ્રિંગ કોનસ્ટંટ એ 1C સાથે એનાલોગસ છે x એ q સાથે એનાલોગસ છે dxdt એ i સાથે એનાલોગસ છે હવે લૂપ મેથડ નો ઉપયોગ કરીને સમીકરણોને સિમ્યુલેટ કરો હવે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં ડિસ્પ્લેસમેન્ટની સંખ્યા એ લૂપ કરંટની સંખ્યા જેટલી હશે જો તમે ફોર્સ કરંટ એનાલોજી નો ઉપયોગ કરી રહ્યાં છો તો આપણે આ એનાલોગસ યોગ્ય બાબતોનો ઉપયોગ કરીશું આ આપણે હમણાં જ ચર્ચા કરી છે કે ફોર્સ એ કરંટ i સાથે એનાલોગસ છે M એ C સાથે એનાલોગસ છે B એ 1R સાથે એનાલોગસ છે K એ 1L સાથે એનાલોગસ છે x એ સાથે એનાલોગસ છે અને dxdt એ વોલ્ટેજ V સાથે એનાલોગસ છે હવે આપણે મિકેનીકલ સિસ્ટમને બે ઇકવીવેલન્ટ ઇલેક્ટ્રિકલ સર્કિટ માં કન્વર્ટ કરીએ છીએ અને પછી આપણે તેને હલ કરીશું ફોર્સ કરંટ એનાલોજીના કેસમાં ડિસ્પ્લેસમેન્ટની સંખ્યા એ નોડ વોલ્ટેજની સંખ્યા જેટલી હશે હવે આપણે હમણાં જ જેની ચર્ચા કરી છે તે એક ઉદાહરણની મદદથી ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તેથી આ ઉદાહરણમાં આપણે આપેલ સર્કિટ ની ઇકવીવેલન્ટ મિકેનીકલ સિસ્ટમ દોરવાની જરૂર છે મિકેનીકલ સિસ્ટમ આપવામાં આવેલ છે હવે તેના માટે ઇકલીબ્રીયમ સમીકરણો લખો અને ફોર્સ વોલ્ટેજ અને ફોર્સ કરંટ એનાલોજી નો ઉપયોગ કરીને ઇલેકટ્રીકલ એનાલોગસ સર્કિટ મેળવીએ તેથી જો તમે આ આકૃતિ જુઓ તો આપણી પાસે એક ડેસ પોટ છે જેમાં વીસ્કોસ ફ્રીકશન કોફીસયંટ છે જે થી જોડાયેલ છે અને ફોર્સ લાગુ પડે છે અને એ અને દ્વારા સ્પ્રિંગ k સાથે અન્ય વીસ્કોસ ફ્રીકશન કોફીસયંટ તરીકે પણ જોડાયેલ છે આપણે કહીએ છીએ કે પાસે કોઈપણ સમય t એ નું ડિસ્પ્લેસમેન્ટ છે અને પાસે કોઈપણ સમય t એ નું ડિસ્પ્લેસમેન્ટ છે તેથી હવે આપણી પાસે આ મિકેનીકલ સિસ્ટમ છે આપણે તેને ઇકવીવેલન્ટ એનાલોગસ ઇલેકટ્રીકલ સિસ્ટમમાં રૂપાંતરિત કરવાની જરૂર છે તેથી આપણે શું કરીશું નું ડિસ્પ્લેસમેન્ટ છે અને તેથી એ અને ફિક્સ્ડ સપોર્ટ ની વચ્ચે છે તેથી તે પણ ના પ્રભાવ હેઠળ છે જ્યારે એ ડિસ્પ્લેસમેન્ટને થી માં બદલે છે કારણ કે તે બે મુવીંગ પોઇન્ટ્સ ની વચ્ચે છે અને અને એ ડિસ્પ્લેસમેન્ટ હેઠળ છે કેમ કે એ માસ અને ફિક્સ્ડ સપોર્ટ ની વચ્ચે છે તેથી ફોર્સ હવે થી જોડાયેલ છે પછી અને આ બે એલીમેન્ટ્સ છે જે ડિસ્પ્લેસમેન્ટના પ્રભાવ હેઠળ છે તેથી આપણે શું કરીશું આપણે તે બંનેને સમાંતર માં જોડીશું તેથી હવે જોડેલ છે જોડેલ છે અને આ બધા 3 એલીમેન્ટ્સ હવે નોડ સાથે જોડાયેલા છે હવે ના કેસમાં ડિસ્પ્લેસમેન્ટને x1 થી x2 માં બદલી શકે છે તેથી B2 એ ડિસ્પ્લેસમેન્ટને x1 થી x2 માં બદલવા માટે જવાબદાર છે તેથી આપણે B2 ને x1 અને x2 ની વચ્ચે જોડીએ છીએ હવે M2 અને K આ સીધા ડિસ્પ્લેસમેન્ટ x2 ના પ્રભાવ હેઠળ છે કારણ કે K એ સીધુ મિકેનીકલ સિસ્ટમની ફીક્સ્ડ સાઇડ થી જોડાયેલ છે અને પછી K દ્વારા તમે M2 સાથે જોડાયેલા છો તેથી જ્યારે તમને M2 માં ડિસ્પ્લેસમેન્ટ મળશે M2 અને K સીધા ડિસ્પ્લેસમેન્ટ x2 ના પ્રભાવ હેઠળ હશે તેથી x2 માટે આપણે M2 અને K ને સમાંતર માં જોડીશું તેથી હવે આ મિકેનીકલ સિસ્ટમ કે જે આપણે હવે ઉદાહરણ ના કેસમાં જોઇ છે તે મિકેનીકલ સિસ્ટમના ઇકવીવેલન્ટ નોડ રિપ્રેઝ્ન્ટેશન માં રૂપાંતરિત થઈ ગઈ છે હવે આપણે શું કરીશું આપણે કહીશું કે નોડ 1 અને 2 પર તમારા ફોર્સિસ નો સરવાળો 0 ની બરાબર હોવો જોઈએ તેથી તે કેસમાં નોડ 1 માટે ચાલો આપણે તેમને લાપ્લાસ ડોમેન માં લખીએ તેથી નોડ 1 પર નોડ 2 પર તેથી હવે તમને નોડ 1 અને નોડ 2 માટે 2 મિકેનીકલ સમીકરણો મળ્યાં છે હવે જો તમે ફોર્સ વોલ્ટેજ એનાલોજી નો ઉપયોગ કરો તો તમે તેના અનુરુપ એનાલોગસ વોલ્ટેજ સમીકરણોમાં આ બે સમીકરણો સરળતાથી લખી શકો છો તેથી આપણે શું લખી શકીએ છીએ આપણે લખી શકીએ કે હવે ચાલો ને બદલીએ તેથી તેથી આ બે સમીકરણોનો ઉપયોગ કરીને તમે ઇક્વીવેલન્ટ ઇલેક્ટ્રિકલ સર્કિટ બનાવી શકો છો જે મિકેનિકલ સિસ્ટમને રિપ્રેઝ્ન્ટ કરશે જે ઉદાહરણમાં આપવામાં આવ્યું હતું હવે બીજો કેસ એ છે કે તમે ફોર્સ કરંટ એનાલોજી પણ બનાવી શકો છો તેથી તે કેસમાં તમે શું કરી શકો તમે વોલ્ટેજ એનાલોગસ માટેનું સમીકરણ લખવાને બદલે આપણે કરંટ એનાલોગસ માટેનું સમીકરણ લખીશું પછી આપણે લખી શકીએ કે તેથી હવે તમે મિકેનીકલ સિસ્ટમથી સંબંધિત બે એનાલોગસ સમીકરણો મેળવશો હવે આપણે ને બદલી શકીએ છીએ તેથી જો તમે ઉપરોક્ત સમીકરણોમાં આ બે મૂકશો તો તમે આ મુજબ સરળ કરી શકો છો તેથી હવે તમને બે નોડ સમીકરણો મળ્યાં છે જે આ ચોક્ક્સ સર્કિટની મદદથી મૂળ રૂપે રજૂ થાય છે તેથી જો તમે અહીં જુઓ કે તમારી પાસે C1 અને R1 આ સમાંતર માં છે તેથી C1 R1 સમાંતર માં છે પછી તમારી પાસે કરંટ સોર્સ I1 છે જે હવે V1 થી જોડાયેલ છે V1 અને V2 ની વચ્ચે તમારી પાસે રેઝિસ્ટંસ છે જે 1R2 છે તેથી તમે ફક્ત 1 ના છેદમાં મૂળભૂત રીતે આ 1B2 સાથે રજૂ કરો છો જેની તમે મિકેનીકલ સિસ્ટમ સાથે તુલના કરી શકો છો એ જ રીતે બીજા કોડ C2 અને L માટે આ બંને સમાંતરમાં છે જે તમે અહીંથી જોઈ શકો છો તેથી આ રીતે તમે નોડ એનાલોગસ સિસ્ટમ બનાવી શકો છો જ્યાં તમે વોલ્ટેજ સોર્સ ને બદલે કરંટ સોર્સ તરીકે લાગુ કરો છો અને પછી તમને સર્કિટ મળે છે જે મિકેનીકલ સિસ્ટમ સાથે એનાલોગસ છે જે આપણે ઉદાહરણમાં જોયું છે હવે ચાલો આપણે સિમ્પ્લ લિક્વીડ લેવલ સિસ્ટમ માટે ટ્રાન્સફર ફંક્શન ડેવલપમેન્ટ જોઈએ જ્યાં તમારી પાસે કોઇ સ્ટેડી સ્ટેટ ફ્લો Q છે જે ટેન્ક ની અંદર જાય છે પાણી વહી રહ્યું છે અને માની લો કે તેની સ્ટેડી સ્ટેટ વેલ્યુ થી ઇનફ્લો રેટ માં થોડો ફેરફાર થયો છે જે સ્ટેડી સ્ટેટ વેલ્યુથી હેડ માં નાના ફેરફાર લાવશે તેથી જ્યારે તમે ઇનફ્લો રેટ બદલશો ત્યારે હેડ વધશે તેથી હવે હેડ ઉદાહરણ તરીકે તમે કહો કે હવે હેડ છે ફ્લો માં કોઈ ફેરફાર થયા પહેલા સ્ટેડી સ્ટેટ હેડ છે હવે તે બતાવશે કે ટેન્ક ની કેપેસિટી વધશે કારણ કે હવે પાણીનો ફ્લો બદલાઈ ગયો છે તમે જે આઉટલેટ ને નિયંત્રિત કરી શકો છો તેમાં થોડો રેઝિસ્ટંસ R હશે તેથી જ્યારે તમે ઇનફ્લો રેટ વધારશો ત્યારે તમે સરખી રીતે સ્મોલ આઉટફ્લો રેટને પણ બદલો છો તેથી ધારો કે જો આ છે તેથી તમે ઇનફ્લો માં બદલાવ લાવશો તેમજ આઉટફ્લો માં પણ ફેરફાર થશે જે ટેન્કના કેપેસિટીન્સ માં બદલાવ લાવી રહ્યું છે હવે લિક્વિડ લેવલ સિસ્ટમના કેપેસિટીન્સના સમીકરણમાંથી આપણે ટેન્ક ના કેપેસિટીન્સને લખી શકીએ છીએ અથવા આપણે લખી શકીએ છીએ હવે આ વ્યાખ્યા માંથી રેઝિસ્ટંસ શું છે જે ટેન્કમાં લેવલના તફાવતમાં ફેરફાર છે અને પછી ફ્લો રેટમાં ફેરફાર થાય છે જે મીટર ક્યુબ પર સેકંડ માં છે C ની વેલ્યુ કેટલી છે C એ ટેન્કમાં સંગ્રહિત લિકવીડમાં ફેરફાર ના છેદમાં હેડમાં ફેરફાર મીટરમાં તેના સિવાય બીજું કંઈ જ નથી હવે તમારી પાસે તે બધી માહિતી તમારા ધ્યાનમાં છે પછી તમે લખી શકો છો તો હવે તમે જે લખી શકો છો તે અથવા અથવા તમે કહી શકો છો હવે જો તમે લાપ્લાસ ટ્રાંસફોર્મ લો તો તે બનશે હવે જો તમે ઇનિશ્યલ કંડીશન ની અવગણના કરો છો અને આપણે ટ્રાંસફર ફંકશન શોધવા માંગીએ છીએ તેથી ઇનપુટ તરીકે માટે અને આઉટપુટ તરીકે h માટે સિસ્ટમ માટે ટ્રાન્સફર ફંકશન છે હવે જો તમે પહેલાનાં સમીકરણોનો ઉપયોગ કરો છો તો તમે સરળતાથી તેની વેલ્યુ શોધી શકો છો તેથી આ રીતે તમે સિસ્ટમના ટ્રાંસફર ફંકશનને સરળતાથી શોધી શકો છો હવે જો તમે h ની જગ્યાએ આઉટપુટ તરીકે q0 નો ઉપયોગ કરી રહ્યા છો અને તમે ને જાણો છો તેથી તે કેસમાં તેથી આ રીતે આપેલ સિસ્ટમ કે જે લીકવીડ લેવલ સિસ્ટમ છે તે ટ્રાન્સફર ફંકશન્સની મદદથી સમાન રીતે રજૂ કરી શકાય છે તેથી આ સાથે આપણે આપણું આજનું સેશન અને ચોક્કસપણે આપણા અભ્યાસક્રમના અંત પર જઈએ છીએ તેથી ચાલો આપણે આ કોર્સમાં જે ચર્ચા કરી હતી તે ફરીથી જોઇએ તેથી મૂળભૂત રીતે આપણે આપણી ચર્ચા વીક 1 થી શરૂ કરી હતી જ્યાં આપણે બેઝિક સર્કિટ એલીમેન્ટ્સ અને વેવફોર્મ્સ વિશે ચર્ચા કરી હતી આપણે સંબંધો વિશે ચર્ચા કરી હતી અને પાવર P ની વેલ્યુની ગણતરી કરવાની રીત શોધી કાઢી હતી પછી આપણે મેશ અને નોડલ એનાલીસીસ નો અભ્યાસ કર્યો પછી આપણે બે વીકમાં વિવિધ નેટવર્ક થીયરમ વિશે ચર્ચા કરી હતી આપણે થેવેનીનના Thevenin's નોર્ટનના Norton's મહત્તમ પાવર ટ્રાન્સફર થીયરમ અને સુપર પોઝિશન થીયરમ અને તેથી વધુ વિશે ચર્ચા કરી હતી તેથી આ બે વીક્સ આપણે નેટવર્ક થીયરમ ના સંબંધિત ને સમર્પિત કર્યું હતું પછી 5 માં વીકમાં આપણે ફર્સ્ટ ઓર્ડર અને સેકન્ડ ઓર્ડર અને નેટવર્ક્સ વિશે ચર્ચા કરી હતી પછી છઠ્ઠા વીકમા આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ અને તેની એપ્લિકેશન વિશે ચર્ચા કરી પછી આપણે છઠ્ઠા વીકમાં પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપયોગ કર્યો અને વીક 7 માં લાપ્લાસ ટ્રાન્સફોર્મનો ઉપયોગ કરીને સર્કિટ એનાલીસીસ માં લાપ્લાસ ટ્રાન્સફોર્મના જ્ઞાનને લાગુ કર્યુ હતુ પછી આપણે વીક 8 માં ટુ પોર્ટ નેટવર્ક ની ચર્ચા કરી વીક 9 અને 10 માં આપણે AC સર્કિટ એનાલીસીસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જે આપણે DC સર્કિટના સંદર્ભમાં નેટવર્ક થીયરમ ની ચર્ચા કરી હતી તે આપણે AC સર્કિટને ધ્યાનમાં રાખીને ચર્ચા કરી હતી અને આપણે થોડા ઉદાહરણો હલ કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી આપણે AC સર્કિટ્સના સંદર્ભમાં નેટવર્ક થીયરમોને સમજી શકીએ પછી વીક 11 માં આપણે સ્ટેટ વેરિયબલ એનાલીસીસ વિશે ચર્ચા કરી હતી અને આપણે સ્ટેટ વેરિયબલ એનાલીસીસની મદદથી ઇલેક્ટ્રિકલ સર્કિટ થી સંબંધિત કેટલાક ઉદાહરણો ને હલ કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ વીકમાં આપણે એનાલોગસ સિસ્ટમ વિશે ચર્ચા કરી જ્યાં આપણે વિવિધ ઇલેક્ટ્રીકલ બાબતો ના સંદર્ભમાં વિવિધ મિકેનીકલ બાબતો વચ્ચેના સંબંધને સ્ટેબીલાઇઝ કર્યો હતો તેથી હું આશા રાખું છું કે તમે આ કોર્સનો આનંદ માણ્યો હશે અને તમને બેઝિક ઇલેક્ટ્રિકલ સર્કિટ થી સંબંધિત પૂરતું જ્ઞાન પ્રાપ્ત થયું હશે અને હું આશા રાખું છું કે તમે તમારી પરીક્ષામાં પણ સારું પ્રદર્શન કરશો તેથી તમારી પરીક્ષા માટે શુભકામનાઓ અને આભાર